આ ફોરવર્ડ કન્વર્ટર ટોપોલોજી માં આપણે જોયું કે કોર રીસેટ આ રીતે કરવામાં આવે છે જ્યારે મેગ્નેટીઝીંગ કરન્ટ ની ટ્રાન્ઝિસ્ટર સ્વીચ આ પાથમાં વહે છે અને આ રેસિસ્ટોર માં વિખેરાઇ જાય છે આ રેસિસ્ટોરમાં વિખેરાઈ જવાને બદલે જે લોસી છે આપણે તે ઊર્જાને સ્રોતમાં પાછી મૂકવા માંગીએ છીએ જેથી તેનો ઉપયોગ પછીથી થઈ શકે તેથી કાર્યક્ષમતામાં વધારો કરીને તેના માટે આપણે અહીં રેસિસ્ટોર કરવાનું પસંદ નહીં કરીએ તો આપણી પાસે ચોક્કસપણે ડાયોડ હશે અમને ડાયોડની જરૂર છે પરંતુ આપણે ટોપોલોજીમાં થોડો ફેરફાર કરીશું તેથી મને ટોપોલોજીને સહેજ ફરીથી ગોઠવવા દો અને અમે મૈગ્નેટિક રીતે કોર રિસેટિંગ કરવાનો પ્રયાસ કરીશું ચાલો હું અહીં આની જેમ વધુ એક વધારાનો વાઇન્ડિંગ મૂકું છું અને આ વધારાનો વાઇન્ડિંગ બતાવું છું તે બધા જોડાયેલા છે એક મહત્ત્વનો ફેરફાર છે ડોટની પોલેરિટી ડોટ પોલેરિટી આ દિશામાં છે અને હું ટર્ન રેશિયો સંબંધને ૧ તરીકે સૂચવવા જઇ રહ્યો છું તેનો મૂળભૂત અર્થ એ છે કે તમે જોયું કે પ્રાઇમરીથી સેકન્ડરી તે ૧ છે n આ વાઇન્ડિંગ માટે પ્રાઇમરી ૧ ૧ છે હવે આ વાઇન્ડિંગને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે જેમ કે નામ સૂચવે છે કે તે ફક્ત કોરને ડિમેગ્નેટાઇઝ કરવાનું અથવા કોરને ફરીથી સેટ કરવાનું કામ કરે છે તેથી સાહિત્યમાં તમે જુઓ છો કે વાઇન્ડિંગને ડિ મેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે અને તે પ્રાઇમરી જેટલો જ ટર્ન રેશિયો ધરાવે છે અને હકીકતમાં તે વાઉંડ બાયફિલર છે સંદર્ભ આપો સમય 0250 એક સાથે તે પ્રાઇમરી અને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ બંનેને એક સાથે લેવામાં આવે છે અને એક સાથે વાઉંડ કરવામાં આવે છે જેથી આ બંને વચ્ચે લિકેજ ઇંડક્ટન્સ ઓછામાં ઓછું થાય હવે આપણી પાસે ડાયોડ છે અને ચાલો આપણે અહીં ડાયોડ મૂકીએ અને કનેક્શન બનાવીએ તેથી કનેક્શન બનાવ્યા પછી તમે જોશો કે આ વાઇન્ડિંગનો ડિમેગ્નેટાઇઝિંગ ભાગ છે બાકીની સર્કિટ નિયમિત ફોરવર્ડ કન્વર્ટર જેવી જ હોય છે અમે ફક્ત કોર રીસેટ ભાગને અનુરૂપ ભાગને જ બદલ્યો છે ડાયોડ ત્યાં છે રેસિસ્ટોરને બીજા વાઇન્ડિંગ દ્વારા બદલવામાં આવ્યો છે અને પછી તે સપ્લાય સાથે જોડાયેલ છે ખૂબ જ અગત્યની નોંધ લે છે કે ડોટ પોલેરિટી તે પ્રાઇમરીના ડોટ પોલેરિટીના સંદર્ભમાં વિપરીત ડોટ પોલેરિટી છે જેનો અર્થ એ છે કે જ્યારે આ પોઝિટીવ હોય છે ત્યારે અહીં અંત પોઝિટીવ હોય છે અને જ્યારે આ નેગેટિવ હોય છે ત્યારે અહીં અંત નેગેટિવ હોય છે હવે ચાલો જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે આ પર્ટિક્યુલર પ્રકારની ટોપોલોજીને હવે લોસલેસ ફ્લક્સ રીસેટ ફોરવર્ડ કન્વર્ટર કહેવામાં આવે છે તેથી આપણે કહી શકીએ કે તે લોસલેસ ફ્લક્સ રીસેટ સાથેનું ફોરવર્ડ કન્વર્ટર છે હવે આ પર્ટિક્યુલર કન્વર્ટર ફોરવર્ડ ડાયરેક્શન ઓપરેશન બરાબર તે જ છે જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી જ્યારે સ્વીચ ચાલુ હોય ત્યારે તમને દેખાશે કે નોન ડોટ એન્ડના સંદર્ભમાં ડોટ Vin પર છે સેકન્ડરી એ રાઇટ nVin બને છે Vp nVin ઇંડક્ટન્સ ચાર્જ થશે અને જ્યારે સંદર્ભ સમય 0458 BJT બંધ હોય ત્યારે નોન ડોટ એન્ડ પોઝિટિવ બને છે સેકન્ડરી ભાગ પિક્ચર ની બહાર હોય છે ઇન્ડક્ટન્સ ફ્રીવ્હીલિંગ અને નોન ડોટ એન્ડ અહીં પોઝિટીવ હોવાને કારણે નોન ડોટ એન્ડિંગ વાઇન્ડિંગમાં પણ પોઝિટિવ હોય છે પોઝિટીવ બને છે અને તે આ માર્ગમાં મૈગ્નેટિક ઊર્જાને પમ્પ કરશે તેથી તમે જુઓ છો કે મૈગ્નેટિક ઊર્જા સ્રોતમાં મૂકવામાં આવશે તેથી સ્રોત પાસે સિંકિંગ ક્ષમતા હોવી જોઈએ અને તે આ દિશામાં જશે તેથી આનો વોલ્ટેજ આ ડાયોડને ચાલુ કરવા અને ફ્રીવ્હીલિંગ પાથને અનુમતિ આપવા માટે તે જ પ્રમાણમાં વધશે આ રીતે કોર રિસેટ થશે અને મૂળ સ્થિતિમાં પાછો આવશે અને પછી આગળનું સાયકલ ફરીથી શરૂ થશે જ્યારે કોર રિસેટ થતો હોય છે તે સમય દરમિયાન જ્યારે વિદ્યુતકરન્ટનો કરન્ટ હોય છે ત્યારે આ દરમિયાન તમે જુઓ છો કે ડાયોડ ચાલુ હોય છે અને આ એન્ડ આ ગ્રાઉંડ સાથે જોડાયેલો હોય છે અને આ Vin સાથે જોડાયેલો હોય છે તેથી આ વાઇન્ડિંગ પરનો વોલ્ટેજ Vin હોય છે જેનો અર્થ એ થયો કે સતત વોલ્ટેજ Vin ની આરપાર લાગુ પડે છે અને કોર રીસેટ કોન્સ્ટન્ટ દરે થાય છે અને તે આ પર્ટિક્યુલર વાઇન્ડિંગ અથવા Vin Nd નો Vin L છે જ્યાં ND એ આ ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગમાં ટર્ન્સની સંખ્યા છે આપણે કહી શકીએ કે VinNd એ એવો દર હશે કે જેના પર ફ્લક્સ ઘટીને શૂન્ય થાય છે તમે જુઓ છો કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ચાલુ થાય છે ત્યારે Vin Np એ દર છે કે જેના પર કરન્ટ વધે છે અને જ્યારે ટ્રાન્ઝિસ્ટર બંધ થાય છે Vin Nd એ દર છે જેના પર તે નીચે આવે છે અને જેમ આપણે કહી રહ્યા છીએ કે Nd અને Np એક સરખા ટર્ન છે એક એક છે તો તે જે દરે વધે છે અને જે દરે તે ઘટે છે તે દર સમાન છે તેથી આ પ્રકારના કન્વર્ટર માટે તમે ઓફર કરી શકો છો તે મહત્તમ ડ્યુટી સાયકલ 50 ટકા ડ્યુટી સાયકલ છે કારણ કે 50 ટકા પર ફ્લક્સ ચોક્કસ સ્તરે પહોંચી ગયો હશે અને તમારે બાકીના 50 ટકા સમય અથવા તેને 0 પર પાછા આવવાની મંજૂરી આપવી જોઈએ ૫૦ ટકાથી ઓછું કારણ કે ઓફ ટાઇમ સમય કરતા વધારે છે અને તે ચોક્કસપણે 0 પર પાછો આવશે તેથી આ કન્વર્ટર માટે આ એક મર્યાદા બનવા જઈ રહી છે તેમાં મહત્તમ ડ્યુટી સાયકલ 50 ટકા છે હવે તમામ વેવફોર્મ્સ અગાઉના જેવા જ છે સિવાય કે ડિમેગ્નેટાઇઝિંગ વેવફોર્મ તે અગાઉના કિસ્સામાં એક્સપોનેન્શિયલ હતું અને 0 સુધી એક્સપોનેન્શિયલ ડીકે થયો હતો આ કિસ્સામાં તે લિનિયર રીતે ઘટીને શૂન્ય થઈ જશે કારણ કે આ વાઇન્ડિંગની આરપારનો વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય છે ચાલો આપણે સર્કિટનું અનુકરણ કરીને આ વેવફોર્મ પર એક નજર કરીએ અને સંભવતઃ તમે સિમ્યુલેશન પણ કરી શકો છો અને સર્કિટના અન્ય ભાગોના વેવફોર્મ્સ શોધી શકો છો અને ખાતરી કરો કે તે ફોરવર્ડ કન્વર્ટરના લોસી ફ્લક્સ રીસેટ પ્રકાર જેવું જ કામ કરે છે હું તમને ટૂંકમાં લોસલેસ રીસેટ ફોરવર્ડ કન્વર્ટર બતાવીશ જેની અમે હમણાં જ ચર્ચા કરી છે અને જુઓ કે આપણે તેનું સિમ્યુલેશન કેવી રીતે કરી શકીએ છીએ તેથી મેં બીજું એક ફોલ્ડર કોલ ફોરવર્ડ બે બનાવ્યું છે જે મેં શ્કેમેટિક ફોરવર્ડ કન્વર્ટર સર્કિટમાંથી કોપી કર્યું છે અને મેં યોજનામાં ફેરફાર કરીને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગનો સમાવેશ કર્યો છે જે અમે ફક્ત ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ મને આ મુદ્દાને વિસ્તૃત કરવા દો તેથી તમે જુઓ છો કે ફોરવર્ડ કન્વર્ટરના તમામ ભાગો અહીં પણ બરાબર સમાન છે તે ગેટ ડ્રાઇવ ભાગ સમાન છે કોર રિસેટ માટે ડાયોડ રેઝિસ્ટર હતું હવે તે ભાગ અમે દૂર કર્યો છે અને અમે વધુ એક વાઇન્ડિંગ શામેલ કર્યું છે આ તે નવો ઘટક છે જે મેં અહીંની લાઇબ્રેરી માંથી પસંદ કર્યો છે તેથી મેં ખરેખર જે પસંદ કર્યું છે તે ફોરવર્ડ કન્વર્ટર માટેનું ટ્રાન્સફોર્મર છે જેમાં ત્રણ વાઇન્ડિંગ્સ છે અને ડોટની પોલેરિટીનું અવલોકન કરો પ્રાઇમરી અને સેકન્ડરી ડોટ પોલેરિટીની સમાન ભાવના ધરાવે છે અને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ એ ડોટ પોલેરિટીની વિપરીત ભાવના છે અને બરાબર તેથી જ આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ડિમેગ્નેટાઇઝિંગ સંદર્ભ લો સમય 0955 વાઇન્ડિંગમાં આપણે ડાયોડ જોડ્યું છે અને અગાઉની જેમ મેં 0 વોલ્ટેજ સ્ત્રોતોને કરન્ટ સેન્સર Viq અને Vis તરીકે જોડ્યા છે જેમ કે આપણે છેલ્લું સિમ્યુલેશન જોયું હતું અને મેં Vid ને આ ડાયોડ સાથે મૂકી છે અને તીર આગળ વધી રહ્યું હોવાથી કરન્ટ દિશા આ દિશામાં આગળ વધી રહી હોવાથી મેં પ્લસ સાઇનને અહીં એવી રીતે મૂકી છે કે વિદ્યુતકરન્ટ પ્લસ સાઇનમાં પ્રવેશે હવે આપણે અહીં કરન્ટોને જોઈ શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણે જે ચર્ચા કરી છે તેના જેવી જ ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ છે બાકીની સર્કિટ સમાન રહેશે અમે ટર્મિનલ પર પાછા જઈએ છીએ અને મને નેટ લિસ્ટ કરવા દઈએ છીએ અને હવે નેટ લિસ્ટ બની ગયું છે ત્યારે ngSpice forward તેથી તે સ્પાઇસ માં લોડ કરવામાં આવે છે સિમ્યુલેશન નિરીક્ષણ કરો કે મેં ગયા વખતની જેમ જ પ્રાઇમરી શરત આપી છે જેથી સિમ્યુલેશન ખૂબ જ ઝડપી હોય અને તમે પરિણામને ઝડપથી જોઈ શકશો તેથી હવે પછી હું બેકગ્રાઉન્ડ રંગને સમાન સફેદ સેટ bcolor આપીશ હવે ફોરગ્રાઉન્ડ ને કાળા અને વર્તમાનનું કાવતરું સંદર્ભ આપો સમય 1130 તમારી સ્વીચના વાઇન્ડિંગ કરન્ટ અને સેકન્ડરીમાંથી વિદ્યુતકરન્ટને દૂર કરી શકું છું તેથી તમે હવે વાદળી રંગને સ્વિચનો કરન્ટ જોવા માટે સક્ષમ છો અને આ ફ્લેટ સમકક્ષ ફ્લેટ ટોપ વેલ્યુ બે ગણા Io હશે આ Io હશે આ io હશે આ કિસ્સામાં 2 છે અને તમે અહીં જુઓ છો કે ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ મને વિસ્ફોટ એક્સપ્લોડ કરવા દો જે થોડુંક ઝૂમ ઇન કરે છે અને તમે જુઓ છો કે તે લિનિયર છે તેથી તમે જુઓ છો કે તેમાં લિનિયર ઢાળ હશે આગળનો ઢાળ પણ લિનિયર છે પડતો ઢોળાવ પણ લિનિયર હોય છે કારણ કે વાઇન્ડિંગ પરનો વોલ્ટેજ સ્થિર હોય છે અને તે ડીકે હોત અને કારણ કે આ ૫૦ ટકાથી ઓછું ડ્યુટી સાયકલ છે તેથી તે 0 પર નીચે આવવામાં તે જ સમય લેશે હવે ચાલો હું વેવ ફોર્મ્સ માં વધુ એક ફેરફાર પણ બતાવીશ જે થવાનું છે તે છે સ્વીચની આરપાર Viq માં વેવ શેપ્સ ત્યાં એક્સપોનેન્શિયલ ભાગ નહીં હોય જે આપણે લોસી ફ્લક્સ રીસેટ ફોરવર્ડ કન્વર્ટરમાં અવલોકન કર્યું છે જ્યારે આ સ્વીચ આ ડાયોડની હોય છે ત્યારે અહીં એક Vin આવે છે જે આના પર રિફ્લેક્ટેડ થશે આ પોઝિટીવ છે Vin આ પોઝિટીવ હશે Vin તેથી અહીં એક Vin છે અને ત્યાંની Vin છે તેથી તે બે વખત Vin આના સંપર્કમાં આવશે તો ચાલો આપણે Vq ના પ્લોટમાં તે વેવફોર્મ જોઈએ તેથી તમે જુઓ છો કે આ Vin મૂલ્ય છે હવે આ ડોટ સુધી આપણે જોઈએ છીએ કે મૈગ્નેટિક કરન્ટમાં લિનિયર ડીકેમાં સતત ડીકે થાય છે અને તે મૂલ્ય બેગણું છે Vin આ મૂલ્ય Vin છે આ 15 વોલ્ટ Vin છે અને તે 30 વત્તા ડાયોડ ડ્રોપ્સ પર હોય છે અને પછી આ ડોટએ ડાયોડ ડ્રોપ્સ વાહક થાય છે અને તે ઝડપથી 0 પર ઘટે છે અને આ વોલ્ટેજ પોટેન્શિયલ છે જેમાં તે આખરે સ્થિર થશે તે આઇડીઅલ રીતે સીધા જ શૂન્ય પર આવી જવી જોઈએ પરંતુ સ્વીચો આઇડીઅલ સ્વીચો ન હોવાને કારણે તમે જુઓ છો કે તે મર્યાદિત સમયમાં ઘટીને શૂન્ય થઈ જશે આ રીતે તમે તે ભાગની આસપાસ સર્કિટ વિશે અનુકરણ કરી શકો છો અને સર્કિટ વિશે વધુ શીખી શકો છો તેથી જેમ કે તમે જોઈ શકો છો કે આ ફોરવર્ડ કન્વર્ટરનો લોસલેસ કોર રીસેટ પ્રકાર છે આમાં એક સમસ્યા છે અને તે છે લિકેજ ઇંડક્ટન્સનો મુદ્દો તેથી અહીં કેટલાક લિકેજ ઇંડક્ટન્સ હશે લીકેજ ઇંડક્ટન્સનો અર્થ એ છે કે ફ્લક્સનો ભાગ કે જે બે કોઇલ વચ્ચે જોડાયેલો નથી અને અમે ઉલ્લેખ કર્યો છે અને અમે ચર્ચા કરી છે કે આ 1 થી 1 હશે તે n છે અને પ્રાઇમરી અને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ બંને ચુસ્તપણે જોડવામાં આવશે હવે જ્યારે સ્વીચ ચાલુ હોય તે સમય દરમિયાન જ્યારે Q ચાલુ હોય ત્યારે આ રીતે સ્વીચમાંથી વિદ્યુતકરન્ટ પસાર થાય છે અને હું તેને પ્રાઇમરી IP તરીકે ઓળખાવું છું કારણ કે તેમાં સેકન્ડરી અને મેગ્નેટાઇઝિંગ ભાગમાંથી રિફ્લેક્ટેડ ઘટક હોય છે હવે જે ક્ષણે સ્વીચ બંધ થાય છે તે જ ક્ષણે રિફ્લેક્ટેડ ભાગને કાપી નાખે છે મેગ્નેટાઇઝિંગવાળો ભાગ 0 પર કપાઈ જાય છે હવે આ લીકેજ ઇન્ડક્ટન્સ સંદર્ભ આપો સમય 1608 જે ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ સાથે જોડાયેલ નથી આપણે કરન્ટમાં અચાનક કાપ જોશું અને તેથી વિશાળ પરંતુ મેગ્નેટાઇઝિંગના કરન્ટનો સંયોજિત ભાગ આ ડિમેગ્નેટાઇઝિંગ વળાંકમાંથી પસાર થશે અને પછી પાછો આવશે તેથી તે આમાંથી મુક્ત થશે અને પછી આપણે જે જોયું છે તે ક્ષીણ થઈ જશે પરંતુ ત્યાંનો અનકમ્પલ્ડ ભાગ એક લિકેજ ઇંડક્ટન્સ હશે અને તે તેને જન્મ આપશે અને ડ્રોપ આપશે હવે આ ડ્રોપમાં પોલેરિટીનું ઉલટું થશે આ વત્તા હશે અને આ માઇનસ હશે કારણ કે કરન્ટ ધનથી 0 સુધી પહોંચ્યો છે તેથી તે એક નેગેટિવ ઢાળ વિશાળ નેગેટિવ ઢાળ છે કારણ કે ટૂંકા સમયમાં તે 0 સુધી કાપી નાખે છે અને તે ડ્રોપ વત્તા Vin Qની આજુબાજુ આવશે તેથી તમે જોશો કે ટ્રાન્ઝિસ્ટર ક્યાં જાય છે તે સામાન્ય રીતે આ રીતે જ જવું જોઈએ પરંતુ આ લીકેજ ઇંડક્ટન્સને કારણે હું જે સમય સ્વિચ ઓફ કરું છું તે સમયને તમે પુનરાવર્તિત રીતે ખૂબ જ મોટા સ્પાઇકની અપેક્ષા રાખી શકો છો અને તે આ રીતે દેખાશે સંદર્ભ સમય 1746 તે લીકેજ ઇંડક્ટન્સ એનર્જીના સ્તર પર આધારિત છે જે તે લીકેજ ઇંડક્ટન્સમાં સંગ્રહિત થાય છે તેથી આ ટ્રાન્ઝિસ્ટર Qને બ્લો કરી શકે છે અને તે અનિચ્છનીય છે કે જેની કાળજી લેવી જોઈએ તેના પર ધ્યાન આપવું જોઈએ તેથી આપણે જે કરીએ છીએ તેની કાળજી લેવા માટે તે છે અને નુકસાન માટે આપણે વધુ એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ હું બતાવીશ કે આપણે ટૂંક સમયમાં તે ટોપોલોજી કેવી રીતે બનાવીએ છીએ અને આ લિકેજ ઇન્ડક્ટન્સના મુદ્દાને ધ્યાનમાં લઈએ છીએ ટોપોલોજીને આ રીતે ધ્યાનમાં લો Q1 અને Q2 બંને આના જેવા પ્રાઇમરી સાથે શ્રેણીમાં છે આ ફોરવર્ડ કન્વર્ટર છે ડોટ પોલારિટીઝ ડોટ પોલારિટીઝ નોંધે છે અને એ પણ જુઓ કે સેકન્ડરી સાઇડ ટીપીકલ બક કન્વર્ટર સર્કિટ છે હવે જ્યારે પણ તમે કાર્ય કરો છો ત્યારે Q1 અને Q2 બંને એક સાથે ચાલુ કરવામાં આવે છે જે ક્ષણે Q1 અને Q2 એક સાથે ચાલુ કરવામાં આવે છે તે જ ક્ષણે પ્રાઇમરીમાંથી વિદ્યુતકરન્ટ પસાર થાય છે પ્રાઇમરીનો ડોટ એન્ડ Vin સાથે જોડાયેલો હોય છે અને નોન ડોટ એન્ડ ગ્રાઉંડ સાથે જોડાયેલો હોય છે Vin પ્રાઇમરી એનVin ની આરપાર સેકન્ડરીમાં દેખાય છે સામાન્ય ફોરવર્ડ કન્વર્ટર ઓપરેશન થાય છે હવે ચાલો આપણે કહીએ કે અમારી પાસે લિકેજ ઇંડક્ટન્સ છે અને આપણે કોર રીસેટને પણ શામેલ કરવું પડશે તેથી તેઓ આમાં વધુ ઉપકરણોને ઇનપુટ કરશે તેથી ચાલો આપણે કહીએ કે Q1 અને Q2 ચાલુ કરવામાં આવ્યા છે લીલા તીર દ્વારા બતાવ્યા મુજબ આ દિશામાં વિદ્યુતકરન્ટ વહે છે હવે આ ચળવળમાં Q1 અને Q2 બંને અથવા એક સાથે બંધ થઈ ગયા છે હવે સાથેનો વિદ્યુતકરન્ટ અહીં દર્શાવ્યો છે પછી આ ડોટએ Q2 બંધ છે ત્યારે આપણે અહીં એક શાખા કાઢીએ છીએ અને તેને આ ડાયોડ અને અન્ય ડાયોડને અહીં સપ્લાય કરવા માટે ધકેલીએ છીએ યાદ રાખો કે એક એવી બેટરી છે જે અહીં જોડાયેલા વિદ્યુતકરન્ટને સિંકિંગ માટે સક્ષમ છે અને તે આ પ્રકારની સર્કિટના ઑપરેશન માટે મહત્ત્વપૂર્ણ છે જો આપણે અત્યારે આ પરિપથ તરફ નજર કરીએ તો Q1 અને Q2 ચાલુ છે તો આ નિર્દેશક દ્વારા દર્શાવ્યા પ્રમાણે આ દિશામાં વિદ્યુતકરન્ટ વહે છે અને હવે Q1 અને Q2 અચાનક બંધ થઈ ગયા છે ઇન્ડક્ટર અને લીકેજ ઇંડક્ટન્સમાં એક જ દિશામાં વહેતો વિદ્યુતકરન્ટ સતત રહે છે ત્યારબાદ સપ્લાયમાં આ ડાયોડ પાથને અનુસરે છે જે સપ્લાયને ચાર્જ કરે છે આ ડાયોડ દ્વારા ગ્રાઉન્ડ બેક અપમાં અને ઇન્ડક્ટરમાં તે જ દિશામાં પ્રવેશે છે તેથી તમે જુઓ છો કે પ્રેરક કરન્ટ એક જ દિશામાં વહેવા માટે સતત રહે છે અને જો ત્યાં લિકેજ હાજર હોય તો પણ તે નુકસાન પહોંચાડશે નહીં અથવા તે સ્પાઇકમાં પરિણમશે નહીં કારણ કે તમે વર્તમાન વહન માર્ગને તોડી રહ્યા નથી અને તેથી લીકેજ ઇંડક્ટન્સમાં કોઈ ઉચ્ચ વોલ્ટેજ વિકસિત થતો નથી આ રીતે બંને ટ્રાન્ઝિસ્ટરમાં વોલ્ટેજ ડ્રોપ ને સમાવી લેવામાં આવશે અને જ્યારે સ્વીચો બંધ હોય ત્યારે તે આ ડોટને ગ્રાઉંડ સાથે જોડવામાં આવે છે અને આમાં રહેલા અન્ય ડોટ Vin અંદર જોશે અને આ ડોટ Vin સાથે જોડાયેલા છે અને તેથી Q2 પણ Vin નો એકંદર ઘટાડો જોશે તેથી બંનેમાં વોલ્ટેજ હોવો જોઈએ જે Vin ની સ્થાયી ક્ષમતા છે તેથી આ ડાયોડ ટ્રાન્ઝિસ્ટર ફોરવર્ડ કન્વર્ટર ખૂબ જ રસપ્રદ સર્કિટ છે તે લોસલેસ છે અને તે લિકેજ ઇંડક્ટન્સ સમસ્યાઓને પણ સંભાળી શકે છે તેથી તે કન્વર્ટર છે જેના પર તમે વ્યવહારિક પ્રયાસ કરી શકો છો